તેથી આપણે લેઆઉટ કોમ્પેક્શન ઉપરના આ લેકચરથી શરૂઆત કરીએ છીએ હવે લેઆઉટ કોમ્પેક્શન પાછળનો મૂળ વિચાર આ છે તમે જુઓ કે આપણે અમુક પ્રકારના સ્પેસિફિકેશન અને નેટલિસ્ટથી શરૂ થતા ફિજીકલ ડિઝાઇનના વિવિધ સ્ટેપ જોયા છે આપણે પાર્ટીશનિંગ પ્લેસમેન્ટ ફ્લોરપ્લાનિંગ રાઉટિંગ પછી ડિટેઇલ ફિજીકલ ડિઝાઇનમાંથી પસાર થઈએ છીએ છેવટે આપણે એક લેઆઉટ બનાવીએ છીએ જે રેક્ટેન્ગ્યુલર આકારના કેટલાક સંગ્રહને આપણે પહેલેથી જ જોયો છે તે સિવાય બીજું કશું નથી આ રેક્ટેન્ગ્યુલર આકાર ડિફ્યુઝન પોલિસિલિકોન અથવા વિવિધ ધાતુના વાયરો ઉપરના જોડાણોના ટૂંકા ભાગોને સૂચવી શકે છે તેઓ ટ્રાન્સિસ્ટર્સ નું પ્રતિનિધિત્વ કરી શકે છે જે એક ડિફ્યુઝન અને પોલિસિલિકોન રેક્ટેન્ગ્યુલનો છેદ છે અથવા ત્યાં વિવિધ સંપર્ક જોડાણો હોઈ શકે છે તેથી અહીં આપણે લેઆઉટ કોમ્પેક્શન વિશે વાત કરી રહ્યા છીએ હવે લેઆઉટ કોમ્પેક્ટર શું કરે છે તે જનરેટ કરે છે અથવા તે માસ્ક સ્તરે લેઆઉટના વિસ્તારને સારી રીતે ઘટાડે છે કોમ્પેક્ટર સામાન્ય છે તે આ સ્ટીક ડાયાગ્રામમાંથી લેઆઉટ જનરેટ કરી શકે છે જેમ કે મેં શું કહ્યું છે અથવા લેઆઉટ આપ્યું છે તે કેટલાક રેક્ટેન્ગ્યુલરને એકબીજાની નજીક લાવીને વિસ્તાર ઘટાડવાનો પ્રયાસ કરે છે આ વિચાર જુઓ તમારી પાસે પહેલેથી જ ડિઝાઇન નિયમો છે ડિઝાઇન નિયમ સ્પષ્ટ કરે છે કે તમારા વાયર ઓછામાં ઓછા આ પહોળાઈના હોવા જોઈએ તેઓ ઓછામાં ઓછા આટલા સેપરેશનના હોવા જોઈએ હવે લેઆઉટમાં તમે જોઈ શકો છો પરંતુ 2 વિશેષતાઓ અથવા 2 બ્લોક્સ અથવા ઑબ્જેક્ટ્સ વચ્ચેનું આ સેપરેશન મિનિમમ ડિઝાઇન નિયમની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે તેના કરતા વધારે છે તેથી તમે સંભવતઃ તેમને નજીક લાવી શકો છો મૂળભૂત રીતે આ લેઆઉટ કોમ્પેક્શનનો અર્થ છે તમે નિયમો અથવા કૉન્સ્ટ્રેંટનું વાયોલેશન કર્યા વિના વસ્તુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ કરો છો જેમ કે તમે જનરેટ કરો છો અથવા તમને એક લેઆઉટ મળે છે જેનું ક્ષેત્રફળ તમારી સરખામણીમાં ઓછું છે તેથી કોમ્પેક્શન એ એકદમ સામાન્ય સાધન છે તેથી તમે તેનો ઉપયોગ અસંખ્ય વસ્તુઓ માટે કરી શકો છો એટલેકે હું તે બિનજરૂરી જગ્યાને દૂર કરીને વિસ્તાર ઘટાડવા માટે કહી રહ્યો હતો બીજી વસ્તુ તમે લેઆઉટ કમ્પાઇલેશન માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો એટલે કે સિમ્બોલિક લેઆઉટ અથવા સ્ટીક ડાયાગ્રામ લેઆઉટથી શરૂ કરીને તમે ડિઝાઇન નિયમોને અનુસરીને રેક્ટેન્ગ્યુલરના માસ્ક લેવલ લેઆઉટને સીધા જ જનરેટ કરી શકો છો પુનઃડિઝાઇનનો અર્થ છે કે તમે ડિઝાઇન નિયમની તપાસ ઉપરની અમારી ચર્ચા દરમિયાન અગાઉ કહ્યું તેમ તમે મેળવી શકો છો તેથી તમારી પાસે એક એવો ફેઝ હોઈ શકે છે જ્યાં તમે તમારા લેઆઉટમાં ડિઝાઇન નિયમોના વાયોલેશનની તપાસ કરો છો તેથી એકવાર અમુક વાયોલેશન શોધી કાઢવામાં આવે પછી આ લેઆઉટ કોમ્પેક્ટર ટૂલ તે ભાગ ઉપર ફરીથી કામ કરી શકે છે જ્યાં ડિઝાઇનના નિયમોનું વાયોલેશન થાય છે અને યોગ્ય ડિઝાઇન બનાવી શકે છે જે તમારું કોઈ વાયોલેશન નથી અને એટલેકે રિસ્કેલિંગ છે જ્યારે આપણે એક ફેબ્રિકેશન ટેક્નોલોજીમાંથી બીજી તરફ જઈએ છીએ ત્યારે તમે આ પ્રકારના કોમ્પેક્શન ટૂલનો ઉપયોગ લેઆઉટને એકથી બીજામાં રૂપાંતરિત કરવા માટે કરી શકો છો તેથી જ્યારે હું કોમ્પેક્શન વિશે વાત કરું છું ત્યારે ફીચરો વચ્ચેની જગ્યા સુવિધાઓનું કદ અને ફીચરોનો આકાર જેવી કેટલીક બાબતો હોય છે સામાન્ય રીતે ઘણા કિસ્સાઓમાં ફીચરનો આકાર પૂર્વવ્યાખ્યાયિત હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફીચરોના આકાર ઉપર પણ કેટલીક મર્યાદાઓ હોઈ શકે છે તેથી આ અમુક પ્રકારના લેઆઉટને ઇનપુટ તરીકે સ્વીકારી શકે છે અને અંતિમ લેઆઉટને આઉટપુટ તરીકે જનરેટ કરી શકે છે તેથી ચાલો સમસ્યાનું નિર્માણ જોવાનો પ્રયાસ કરીએ તેથી અમને જીઓમેટ્રીક ફિચર્સ નો સમૂહ M1 M2 થી Mn આપવામાં આવે છે તેથી જ્યારે આપણે જે ફીચરો વિશે વાત કરીએ છીએ ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની વિશેષતાઓ હોઈ શકે છે હું તેને કોઈપણ રંગો વિના રેક્ટેન્ગ્યુલર બ્લોક તરીકે બતાવી રહ્યો છું કારણ કે હું સામાન્ય રીતે સ્તરો બતાવતો નથી પરંતુ હું જે કહું છું તે એ છે કે આ બ્લોક્સ કયા સ્તરોમાં છે તેના આધારે ત્યાં ઘણા કૉન્સ્ટ્રેંટ હોઈ શકે છે એટલેકે ડિઝાઇન નિયમની મર્યાદા કહે છે કે તમારી પાસે આ લાઇન્સની કેટલીક મિનિમમ પહોળાઈ હોવી જોઈએ તેથી આપણે માની લઈએ છીએ કે તે સંતુષ્ટ છે તમે તેની ખાસ તપાસ પણ કરી શકો છો પરંતુ અમને વધારે રસ એ છે કે આ બે બ્લોક્સ વચ્ચેનું સેપરેશન શું છે ધારો કે તમે શોધી શકો છો કે આ માટે વાસ્તવિક સેપરેશન 4 લેમ્બડા છે પરંતુ અમારો ડિઝાઇન નિયમ કહે છે કે તે બમણા લેમ્બડા કરતા વધારે હોવો જોઈએ તેથી તે કિસ્સામાં આપણે આ રેક્ટેન્ગ્યુલરને 2 લેમ્બડાની જેમ ઉપર દબાણ કરી શકીએ છીએ તેવી જ રીતે ચાલો આપણે કહીએ કે આ 3 લેમ્બડા છે પરંતુ ફરીથી અમારી ડિઝાઇન કહેશે કે તે ઓછામાં ઓછું 2 લેમ્બડા હોવું જોઈએ તેથી આપણે તેને ફરીથી 1 લેમ્બડા દ્વારા ડાબી તરફ દબાણ કરી શકીએ છીએ તેથી આ રીતે આપણે એક લેઆઉટ બનાવી શકીએ છીએ જે કુલ વિસ્તારની દ્રષ્ટિએ નાનું હશે તેથી ત્યાં 2 પ્રકારના કૉન્સ્ટ્રેંટ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક મિનિમમ સુવિધાઓનું કદ છે તેથી દરેક જીઓમેટ્રીક વિશેષતાઓ માટે આ Mi સામાન્ય રીતે મિનિમમ પહોળાઈ અને કેટલાક કિસ્સાઓમાં ઊંચાઈ અને પહોળાઈ અને Mi અને Mj ની દરેક જોડી વચ્ચે મિનિમમ સેપરેશન સૂચવે છે તેને dMi Mj તરીકે સૂચવવામાં આવે છે આ લેઆઉટનો ઓબ્જેક્ટિવ આપવામાં આવશે આપણે લેઆઉટને ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ જેમ કે Mi નું કદ જ્યાં Mi નું કદ કોમ્પેક્શન પછીનું આનું કદ છે અને distMi Mj એ કોમ્પેક્શન પછીનું અંતર છે તે સમાન કરતા વધારે હોવા જોઈએ મિનિમમ મૂલ્ય જે i અને j ની દરેક જોડી માટે નિર્દિષ્ટ કરવામાં આવે છે આ દેખીતી રીતે છે સમસ્યાનું નિર્માણ આ તે છે જે તમે કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો હવે કેટલીક ડિઝાઇન શૈલીના વિશિષ્ટ મુદ્દાઓ છે જેમ કે જ્યારે આપણે સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન શૈલી વિશે વાત કરીએ છીએ તે અહીં છે જ્યાં કોમ્પેક્શન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે બ્લોક્સ ચિપમાં લગભગ ગમે ત્યાં સ્થિત હોઈ શકે છે તેથી સ્ટાન્ડર્ડ સેલથી વિપરીત લેઆઉટમાં કોઈ નિયમિતતા નથી કે જ્યાં તમે કોષો ઉપર બધું મૂકો છો અને તે પહેલાથી જ ડિઝાઇન કરેલ છે તમે પ્રમાણભૂત કોષો માટે જુઓ છો કે દરેક કોષો લાઇબ્રેરીમાંથી પસંદ કરવામાં આવ્યા છે તે પહેલેથી જ પૂર્વ ડિઝાઇન કરેલ છે અને ઑપ્ટિમાઇઝ કરેલ છે ત્યાં વધારે કમ્પ્રેશન અથવા કોમ્પેક્શન માટે કોઈ અવકાશ નથી સ્ટાન્ડર્ડ સેલમાં તમે માત્ર હરોળને કોમ્પેક્ટ કરી શકો છો તમે હરોળ વચ્ચે જેટલી જગ્યા રાખી હતી તે હોઈ શકે છે તમે તે આખી જગ્યાનો ઉપયોગ રાઉટિંગ માટે કર્યો નથી તમે 1 હરોળને થોડી ઉપર ખસેડી શકો છો પરંતુ સંપૂર્ણ કસ્ટમ માટે તે ખૂબ જ સામાન્ય છે તમારી પાસે લગભગ તમામ રીતે કોમ્પેક્શનની શક્યતાઓ હોઈ શકે છે સામાન્ય રીતે પ્લેસમેન્ટ અને રાઉટિંગ પછી ઘણી બધી જગ્યા ખાલી રહે છે તમારે તેને કોમ્પેક્ટ કરવી પડશે તેથી પ્રમાણભૂત સેલ ડિઝાઇન શૈલી માટે જેમ કે મેં કહ્યું તેમ કોષોની ઊંચાઈ પહેલેથી જ નિશ્ચિત છે તેથી આપણે ત્યાં કંઈ કરી શકતા નથી તેથી લેઆઉટની ઊંચાઈ માત્ર ચેનલની ઊંચાઈને ઘટાડીને ઘટાડી શકાય છે તેથી આ ચેનલ કોમ્પેક્શન કહેવાય છે ગેટ એરે માટે ફરીથી અહીં કોમ્પેક્શન માટે કોઈ અવકાશ નથી કારણ કે ગેટના સ્થાનો પહેલેથી જ છે તેથી જ્યારે હું કોમ્પેક્શન કહું છું ત્યારે સામાન્ય રીતે આપણે તેને સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન માટે કરીએ છીએ તેથી વ્યાપક રીતે કહીએ તો કોમ્પેક્શન એલ્ગોરિધમ્સ ને બે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ ગ્રાફ થિયોરેટિક અભિગમ છે જે ફીચરો વચ્ચેના મિનિમમ અંતર ઉપર આધારિત છે ત્યાં કંસ્ટ્રેન્ટ ગ્રાફ કહેવાય છે જેનો ઉપયોગ કરી શકાય છે અથવા વર્ચ્યુઅલ ગ્રીડનો ખ્યાલ છે બીજો વ્યાપક વર્ગ વધારે સીધો છે આ અમુક દિશાઓ સાથે 1 પરિમાણીય 2 પરિમાણ અથવા તેની વચ્ચે કંઈક છે તેને 1 અને અડધા પરિમાણ કહેવામાં આવે છે તમે સુવિધાઓને ખસેડી શકો છો અને કોમ્પેક્શન કરવાનો પ્રયાસ કરી શકો છો તો ચાલો આને એક પછી એક જોઈએ તેથી કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ આધારિત કોમ્પેક્શન તે કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ તરીકે ઓળખાતી વસ્તુને વ્યાખ્યાયિત કરે છે હવે એક કોન્સ્ટ્રેન્ટ ગ્રાફમાં દરેક વર્ટેક્સ એક રેક્ટેન્ગ્યુલર અથવા કોમ્પોનન્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને તે કિનારીઓ વિવિધ પ્રકારના કૉન્સ્ટ્રેંટનું પ્રતિનિધિત્વ કરે છે કૉન્સ્ટ્રેંટ બે પ્રકારના હોઈ શકે છે એક તો તેઓ એવું કહી શકે છે કે 2 વાયર સાથે જોડાણ સંબંધિત કંઈક એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ અથવા અલગ થવા સાથે સંબંધિત કંઈક હોવું જોઈએ હવે અહીં હું એક ઉદાહરણ આપું છું જેને કનેક્ટિવિટી કૉન્સ્ટ્રેંટ કહે છે ધારો કે ત્યાં 2 ફીચરો X અને Y છે અને મધ્ય બિંદુઓ દ્વારા સ્થાનને ઓળખવામાં આવે છે તે વિશેષતા X એક્સિસ સાથે કહો આ X નું મધ્ય છે આ તેની મધ્યમાં છે y કનેક્ટિવિટીની મર્યાદા કહે છે કે X અને Y એકબીજાથી S ના અંતરમાં હોવા જોઈએ આ S 0 પણ હોઈ શકે છે તેથી જો ત્યાં સીધું જોડાણ હોય તો આ S 0 પણ હોઈ શકે છે તેથી જો આના જેવું કોઈ કોન્સ્ટ્રેન્ટ હોય તો ગ્રાફમાં આપણે ધારની જોડી ઉમેરીએ છીએ એક X થી Y સુધી બીજી Y થી X ને નેગેટિવ વજન સાથે કિનારીઓનું વજન માઇનસ S હશે S નું માઇનસ સૂચવે છે કે તે એ છે કે આ X અને Y આ સિરીઝમાં હોવા જોઈએ અને તે દૂર ખસેડી શકાતા નથી કારણ કે જો તમે તેને દૂર કરશો તો S નું મૂલ્ય વધશે અને વજન વધશે માઈનસ S કહે છે કે તે કોસ્ટ ફંક્શનને વધારે ખરાબ કરશે તેથી જ્યારે તમે આવી મુવ્સ કરો છો ત્યારે કોસ્ટ ફંક્શન તે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી અન્ય પ્રકારની કોન્સ્ટ્રેન્ટ એ સેપરેશન કોન્સ્ટ્રેન્ટ છે તે કહે છે કે 2 બ્લોક એકબીજાથી ઓછામાં ઓછા d અંતરે દૂર હોવા જોઈએ તેથી અહીં તમે પોઝિટીવ વજન d સાથે ધાર ઉમેરો છો તેથી સામાન્ય રીતે તેમની પાસે સકારાત્મક અને નેગેટિવ બંને ધાર સાથેનો મોટો ગ્રાફ હશે જે તમારો કહેવાતો કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ હશે હવે પ્રશ્ન એ છે કે આપણે કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ કેવી રીતે જનરેટ કરી શકીએ કોન્સ્ટ્રેન્ટ ગ્રાફનો અર્થ એ છે કે સંખ્યાબંધ બ્લોક આપવામાં આવે છે બ્લોક્સ એટલે રેક્ટેન્ગ્યુલર જેની હું અહીં આ કોન્ટેક્સટમાં વાત કરી રહ્યો છું તેથી કોન્સ્ટ્રેન્ટ અલગ શું છે તેમની કનેક્ટિવિટી વગેરે શું છે તેથી આ પ્રકારના કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ બનાવવાની ખૂબ જ રસપ્રદ પદ્ધતિઓમાંની એક શેડો પ્રોપેગેશન કહેવાય છે શેડો પ્રોપેગેશનનો અર્થ એ છે કે વિચાર ફક્ત અનુસરે છે ધારો કે મારી પાસે લેઆઉટ છે તેથી હું પ્રકાશના કાલ્પનિક સોર્સનો ઉપયોગ કરી રહ્યો છું તેથી હું એક બાજુથી મારા લેઆઉટને પ્રકાશિત કરી રહ્યો છું કેટલાક બ્લોક્સ કેટલાક શેડો પેદા કરશે જેમ કે મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક આના જેવું છે જેમ કે મારું લેઆઉટ અહીં છે ચાલો કહીએ કે અહીં એક બ્લોક છે બ્લોક A અહીં બેઠો છે તેથી હું આ બાજુથી પ્રકાશના કાલ્પનિક સોર્સનો ઉપયોગ કરી રહ્યો છું તેથી જો પ્રકાશ આ ધાર ઉપર સમાંતર કિરણો તરીકે પડે તો શું થશે આ બ્લોક A જે અપારદર્શક છે તે આ પ્રદેશમાં શેડો પેદા કરશે તેથી આ પ્રદેશમાં કેટલાક બ્લોક્સ પણ હોઈ શકે છે ચાલો કહીએ કે અહીં એક બ્લોક હતો તેથી આ શેડો આ બ્લોકને સંપૂર્ણપણે આવરી લેશે આવી વસ્તુઓ થઈ શકે છે પરંતુ ત્યાં એક છે પરંતુ જો અહીં કેટલાક બ્લોક છે તો ચાલો આપણે કહીએ કે અહીં બ્લોક B છે આ B ને પણ લાઈટ દંડ મળશે તેથી ફીચરનો આ શેડો કોમ્પેક્શનની દિશા સાથે પ્રસારિત થાય છે અહીં હું ડાબેથી જમણે કહી રહ્યો છું જે શેડો ઉત્પન્ન થઈ રહ્યો છે તે ધીમે ધીમે ડાબેથી જમણે પ્રસારિત થાય છે અને જેમ મેં કહ્યું તેમ આ શેડો ફીચર અને વિચારણાની પાછળથી કાલ્પનિક પ્રકાશને ચમકવાને કારણે થાય છે અને શેડો ફીચરની બંને બાજુઓ સુધી વિસ્તરેલ છે સામાન્ય રીતે તે ઉપર નહીં અહીંની જેમ હું જે કહું છું તે એ છે કે સામાન્ય રીતે સંપૂર્ણ લેઆઉટ માટે હું એક વિશેષતા ધ્યાનમાં લઈ શકું જે મધ્યમાં છે ચાલો આપણે તેને A કહીએ છીએ તેથી આ માટે ક્યારેક હું કલ્પના કરું છું કે મારો પ્રકાશ અહીં હશે જેથી તે શેડો આ દિશામાં પ્રસારિત થશે પરંતુ તે પછી કદાચ હું મારા પ્રકાશની અહીં હોવાની કલ્પના કરીશ જેથી શેડો આ દિશામાં પ્રસારિત થશે તેથી બધી બાજુઓ ઉપરની કોન્સ્ટ્રેન્ટ સમાન રીતે ઉપર સમાન રીતે નીચે તે બધી દિશામાં ધ્યાનમાં લેવામાં આવશે તેથી જ્યારે પણ ફીચર અન્ય ફીચર દ્વારા ઓબસ્ટ્રક્ટેડ કરવામાં આવે છે ત્યારે આપણે એક ધાર ઉમેરીએ છીએ આ વિચાર છે અને ઓબસ્ટ્રક્ટેડ ભાગ દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે જ્યાં સુધી તમામ શેડો ઓબસ્ટ્રક્ટેડ ન થાય અને લેઆઉટમાંના દરેક બ્લોક અથવા ફીચર દ્વારા તેનું પુનરાવર્તન ન થાય તેથી હું એક નાનકડા ઉદાહરણ સાથે સમજાવું છું ચાલો આપણે આ લઈએ ધારો કે આપણે બ્લોક A ની ડિપેન્ડન્સીમાં આ પ્રકાશને પ્રકાશિત કરી રહ્યા છીએ

તેથી આપણે બ્લોક A ની નિર્ભરતાને જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આપણે આ બાજુથી પ્રકાશ પ્રકાશિત કરી રહ્યા છીએ આ પ્રકાશ A સુધી પહોંચે છે આ પ્રકાશ પણ F સુધી પહોંચે છે પરંતુ તમે જુઓ છો કે જીઓમેટ્રી ને કારણે તે આ માટે જોવા સુધી પહોંચતું નથી ત્યાં એક શેડો હશે તેથી હું આને થોડું લંબાવી રહ્યો છું તેથી આ તે શેડો છે જે હું બતાવી રહ્યો છું શેડો B સુધી લંબાવવામાં આવી રહ્યો છે પરંતુ શેડો C ને સ્પર્શતો નથી કારણ કે C B દ્વારા છુપાયેલ છે તેવી જ રીતે અહીં શેડો D સુધી પહોંચે છે તે E ના ભાગ સુધી પણ પહોંચે છે શેડો G સુધી પહોંચે છે પરંતુ H સુધી પહોંચતો નથી કારણ કે H G પાછળ છુપાયેલો છે પરંતુ પ્રકાશ સીધો F સુધી પહોંચે છે તેથી પડછાયાના કોન્ટેક્સટમાં શેડો પહોંચે છે તે રીતે જુઓ જ્યાં B સુધી પહોંચે છે D સુધી પહોંચે છે G સુધી પહોંચે છે અને E સુધી પહોંચે છે તેથી આ બધાને અનુરૂપ કોન્સ્ટ્રેન્ટ ગ્રાફમાં એક ધાર હશે તેથી અને તમે જ્યારે આ કિનારીઓ ઉમેરો છો ત્યારે ડિઝાઇનના નિયમના આધારે તમે વજન પણ ઉમેરી શકો છો તો A અને B નું મિનિમમ સેપરેશન કેટલું હોવું જોઈએ ધારો કે આ પોલિસિલિકોન છે આ 2 લેમ્બડા હોવા જોઈએ એવી જ રીતે A અને D નું મિનિમમ સેપરેશન કેટલું છે આના જેવું કેટલું સેપરેશન છે તેથી આ તમે બધા બ્લોક માટે પુનરાવર્તન કરો અને આપણે ગ્રાફમાં બધી કિનારીઓ મેળવીશું તેથી કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ જનરેટ કરવા પાછળનો આ મૂળ વિચાર છે પછી આપણે વર્ચ્યુઅલ ગ્રીડ આધારિત કોમ્પેક્શન નામની વસ્તુ ઉપર આવીએ છીએ તેથી અહીં આપણે લેઆઉટ સપાટી ઉપર ગ્રીડની કલ્પના કરી રહ્યા છીએ તેથી જ્યાં એવું માનીએ છીએ કે કોમ્પોનન્ટો બધા ગ્રીડ સાથે જોડાયેલા છે તેનો અર્થ એ છે કે તે આના જેવું છે ચાલો આપણે કહીએ કે આપણે કેટલીક ગ્રીડ લાઇનોની કલ્પના કરીએ છીએ ચાલો કહીએ કે માત્ર એક દિશામાં હું બતાવી રહ્યો છું અને રેક્ટેન્ગ્યુલર ઉપરના કોમ્પોનન્ટો તે બધા ગ્રીડ સાથે ટેગ કરેલા છે એક આના જેવું છે એક આના જેવું ટૅગ થયેલ છે અન્ય આના જેવું હોઈ શકે છે તેવી જ રીતે અહીં આના જેવો એક પદાર્થ હોઈ શકે છે આના જેવો એક પદાર્થ હોઈ શકે છે તેથી અહીં હું જે કહું છું તે એ છે કે અહીં અમને આ ગ્રીડ લાઇનને ડાબી અથવા જમણી બાજુએ જે પણ લાગુ પડતું હોય તેને ખસેડવાની મંજૂરી છે પરંતુ જ્યારે તમે તેને અહીં ખસેડો છો ત્યારે ગ્રીડ સાથે જોડાયેલા તમામ ઑબ્જેક્ટ્સ ખસેડશે સાથે સાથે આ ગ્રીડ લાઇન જો તમે ડાબી તરફ જશો તો આ ત્રણેય બ્લોક પણ ખસી જશે તેથી તમે સેપરેશન મિનિમમ સેપરેશન જુઓ તમે જોશો કે સેપરેશન મિનિમમ અનુમતિપાત્ર કરતાં વધારે છે કે કેમ જો નહીં તો તમે તેને ખસેડો જ્યાં સુધી કોઈ ડિઝાઇન નિયમનું વાયોલેશન ન થાય જેવી ત્યાં હોય છે ત્યાં એક વાયોલેશન છે તમે ત્યાં જ રોકો છો તેથી અહીં દરેક કોમ્પોનન્ટને ગ્રીડ લાઇન સાથે જોડાયેલ માનવામાં આવે છે કોમ્પેક્શન પ્રક્રિયા તેના ઉપર મૂકવામાં આવેલા તમામ કોમ્પોનન્ટો સાથે ગ્રીડને સંકુચિત કરે છે તેથી તેઓ બધા એકસાથે આગળ વધે છે ગ્રીડ લાઇનને સીધી સીધી રાખે છે જેમ કે આપણે ગ્રીડ લાઇનને વાંકાચૂકા બનાવતા નથી આપણે એક વર્ઝન પછીથી જોઈશું પરંતુ તમે તે કરી શકો છો ગ્રીડ લાઇન વાંકાચૂકા એટલે ચાલો આ ગ્રીડ માટે કહીએ તેથી હું આને ખસેડતો નથી પરંતુ હું આને થોડી ડાબી બાજુ ખસેડું છું અહીં કહું છું તેથી હવે મારી ગ્રીડ લાઇન આના જેવી બને છે તે ઝિગઝેગ બને છે આ પદ્ધતિમાં આની મંજૂરી નથી તેથી 2 અડીને આવેલા ગ્રીડ વચ્ચેનું મિનિમમ અંતર આ ગ્રીડ લાઇન્સ ઉપરના કોમ્પોનન્ટો ઉપર આધારિત છે કમ્પોનન્ટ એટલે કહો કે આ મેટલ હોઈ શકે છે આ ડિફ્યુઝન હોઈ શકે છે આ મેટલ હોઈ શકે છે આ પોલિસિલિકન હોઈ શકે છે આ મેટલ હોઈ શકે છે તેથી તેમના ઉપર આધાર રાખીને અલગતા વ્યાખ્યાયિત કરવામાં આવશે તેથી તમે X દિશામાં કોમ્પેક્શન કરી શકો છો તમે Y દિશામાં પણ કોમ્પેક્શન કરી શકો છો તેથી તમે વાયરને ઊભી રીતે વ્યાખ્યાયિત કરી શકો છો જેનો અર્થ છે કે તમે X દિશા કોમ્પેક્શન કરી રહ્યાં છો અથવા તમે આ ગ્રીડ લાઇન્સને વ્યાખ્યાયિત કરી શકો છો મારો મતલબ કે તમે તેને આડી રીતે વ્યાખ્યાયિત કરી શકો છો એટલે કે તમે ઊભી દિશામાં કોમ્પેક્શન કરી રહ્યાં છો તેથી તમે X કોમ્પેક્શન પછી Y કોમ્પેક્શન કરી શકો છો અથવા તેનાથી વિપરીત તમે બંને કરી શકો છો તેથી એડવાન્ટેજ એ છે કે તે એકદમ સરળ અને અમલમાં મૂકવું સરળ છે તમારી પાસે તમામ રેક્ટેન્ગ્યુલર ધરાવતું લેઆઉટ છે તમે ફક્ત ગ્રીડ ધારણ કરો છો અને તમે બ્લોક્સને ગ્રીડ સાથે ગોઠવવા માટે તેને ફરતે ખસેડો છો પછી ગ્રીડ લાઇન્સને ખસેડવા દો શક્ય તેટલું તમે કોમ્પેક્ટ કરી શકો છો પરંતુ ખામી એ છે કે તે કોન્સ્ટ્રેંટ ગ્રાફ મેથડની સરખામણીમાં ખૂબ કોમ્પેક્ટ લેઆઉટ ઉત્પન્ન કરતું નથી કારણ કે તમે કોન્સ્ટ્રેન્ટ છો તેથી જ્યારે તમે ગ્રીડને વ્યાખ્યાયિત કરો છો ત્યારે તમે કહી રહ્યા છો કે ગ્રીડ સાથે 10 બ્લોક જોડાયેલા છે તેથી કાં તો તે બધા એકસાથે ખસે છે અથવા તેમાંથી કોઈ હલનચલન કરતા નથી પરંતુ શક્ય છે કે આ 10માંથી 4 તમે ખસેડી શક્યા હોત પરંતુ બાકીના 6 તમે ખસેડી શકતા નથી જેને તમે અહીં જવા દેતા નથી તેથી એક ખૂબ જ સરળ ઉદાહરણ તરીકે આપણે અહીં પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ કે જ્યાં આવા 9 બ્લોક ઓબ્જેક્ટના ફીચરો છે તેથી તેમની વચ્ચેનું સેપરેશન 3 2 6 4 4 3 બતાવવામાં આવ્યું છે અને આ 2 ગ્રીડ લાઇન્સ વચ્ચેનું અંતર 16 છે અને 7 અને ત્રીજી ગ્રીડ લાઇન્સ 12 છે હવે તમે જોઈ શકો છો કે તે કરશે આ ખરેખર કરે છે તે બતાવો નહીં પરંતુ આ કેટલીક સુવિધાઓ સેટ કરેલી હોઈ શકે છે જે તમે તેમને એકબીજાની નજીક લાવી શકો છો તેથી તે કરવાથી આ ઉદાહરણ બતાવે છે કે તમે D E F ને એકબીજાની નજીક લાવવામાં સક્ષમ છો તેથી હવે અંતર 14 થાય છે એવી જ રીતે G H I પણ તમે એકબીજાની નજીક જાવ છો આ અંતર 11 કંઈક આ રીતે થાય છે એવી જ રીતે જ્યારે તમે Y દિશામાં આગળ વધો છો ત્યારે તમે આના જેવી ગ્રીડની કલ્પના કરી રહ્યાં છો બીજી દિશામાં આગળ વધી રહ્યા છો તેથી આ પ્રકારના વર્ચ્યુઅલ ગ્રીડ આધારિત કોમ્પેક્શનના કિસ્સામાં આપણે અહીં આ જ કરીએ છીએ જ્યાં એક સંપૂર્ણ લેઆઉટ આપવામાં આવ્યું છે જેનું હું પુનરાવર્તન કરું છું સંપૂર્ણ લેઆઉટને જોતાં તમે ગ્રીડ લાઇનની કલ્પના કરો છો અને જ્યારે મારે આ નાના રેક્ટેન્ગ્યુલરને નજીકની ગ્રીડ સાથે ગોઠવવાની જરૂર હોય તો ગ્રીડને તેની સાથે જોડાયેલા તમામ બ્લોક્સ અથવા ઑબ્જેક્ટ્સ સાથે ખસેડવા દો તો આવી રીતે તમે કોમ્પેક્શન કરી રહ્યા છો તેથી અહીં ડિઝાઇન નિયમની ચકાસણી પણ સરળ છે એટલેકે આ અલ્ગોરિધમ બ્લોક્સની સંખ્યામાં લિનીઅર હશે તેથી સમયની કોમ્પ્લેક્સતા પણ ખૂબ ઊંચી નહીં હોય તેથી આ પદ્ધતિ છે તેથી આપણે પછીથી જોઈશું કે બીજી વિવિધતાનો અર્થ છે જ્યાં તમે આપણી જાતને a સુધી મર્યાદિત નથી કરતા તમે વર્ટિકલ ગ્રીડ કહી શકો છો તેથી જો જરૂરી હોય તો ગ્રીડને તોડીને ઝિગઝેગ બનાવી શકાય છે આ એક વેરિએશન હોઈ શકે છે આ સાથે આપણે આ ખાસ લેકચરના અંતમાં આવીએ છીએ આગામી લેકચરમાં આપણે લેઆઉટ કોમ્પેક્શનની કેટલીક વધારે પદ્ધતિઓ જોઈશું ખાસ કરીને તે 1 D 2 D અને 1 અને હાફ D ની વધારે સીધી પદ્ધતિઓ છે